ચાલો પેલ્ટીર એલિમેન્ટનો ઉપયોગ કરીને પ્રયોગ કરીએ ફ્રી અને ફોર્સ્ડ કન્વેક્સન બંને વિશેની અમારી સમજને મજબૂત કરવા અમે પ્રયત્ન કરીશું પ્રથમ ફેન વિના અમે જોશું કે તે સંબંધિત ઠંડક કેવી રીતે થાય છે અને પછી અમે ફેનની રજૂઆત કરીશું અને પછી કુલિંગની અસર કેવી સુધારી છે તે જોશું ચાલો હીટ સિંક લઈએ આ નીચે એલ્યુમિનિયમ બ્લોક હીટ સિંક અને બીજો એક નાનો એલ્યુમિનિયમ બ્લોક છે જે મેં અહીં ઉપર મૂક્યો છે અને તે ઓબ્જેકટ છે જેને ઠંડુ કરવાનું છે આપણે પેલ્ટીર એલિમેન્ટનો ઉપયોગ કરીશું હું આશા રાખું છું કે તમે આ પેલ્ટીર એલિમેન્ટને ઓળખો છો મેં આ અગાઉ બતાવ્યું છે હું તેને આ બે બ્લોક્સની વચ્ચે રજૂ કરીશ અને તેને આ બે બ્લોક્સની વચ્ચે મૂકીશ જેથી પેલ્ટીયર એલિમેન્ટની ગરમ સપાટી હીટ સિંક સપાટી સાથે સંપર્કમાં રહે પેલ્ટીયર એલિમેન્ટની ઠંડી સપાટી ટોચની એલ્યુમિનિયમ બ્લોકના સંપર્કમાં હશે જે ઠંડુ થશે તો ચાલો આપણે આ કરીએ હીટ સિંક ને ખેંચો અને ઠંડા ને રોકો આ એલ્યુમિનિયમ બ્લોકમાં બે છિદ્રો ડ્રિલ્ડ છે તેઓ મૂળભૂત રીતે ટેસ્ટ ટ્યુબની અંદર પ્રવાહી સાથે પ્રયોગો કરવા માટે ટેસ્ટ ટ્યુબ્સનું સંચાલન કરવા માટે છે ચાલો હું હવે પેલ્ટીર એલિમેન્ટ લઈશ અને કાળજીપૂર્વક તેને બે બ્લોક્સની વચ્ચે દાખલ કરીશ બે બ્લોક્સ વચ્ચે પેલ્ટીયર એલિમેન્ટ દાખલ કર્યા પછી ટોચની એલ્યુમિનિયમ બ્લોક પર કાળજીપૂર્વક સ્ક્રૂને કડક કરો જેથી પેલ્ટીર એલિમેન્ટ આ બે બ્લોક્સની વચ્ચે મજબૂત રીતે પકડે છે આગળ અમે પેલ્ટીર એલિમેન્ટને સપ્લાય સાથે જોડીએ છીએ તમે કાળા વાયરને નેગેટીવ સાથે જોડો છો અને પોઝીટીવને લાલ લીડ સાથે જોડીએ છે હવે વીજ પુરવઠો ચાલુ કરો વોલ્ટેજને ગોઠવિયે છીએ પેલ્ટીઅર એલિમેન્ટમાંથી લગભગ 1 5 amps પ્રવાહ વહેવા દો વોલ્ટેજ લગભગ 7 5 વોલ્ટ સૂચવે છે અને કરંટ 1 5 amps ની નજીક છે તેથી હવે અમે ડિજિટલ થર્મોમીટર લઈશું તેને પેલ્ટીર સિસ્ટમની નજીક મૂકીશું અને ઠંડી અને ગરમ જંકશનનું તાપમાન માપવા માટે ઉપયોગ કરીશું હવે અમે થર્મોમીટરને આજુબાજુના તાપમાનને સ્થિર કરવાની મંજૂરી આપીશું અને ત્યારબાદ આપણે થોડા સમય માટે સિસ્ટમ છોડીશું આશરે 15 20 મિનિટની પછી તાપમાન સ્થિર થાય અને પછી આપણે પગલાં લઈશું એમ્બિયન્ટ 27 4 ની આસપાસ છે ચાલો હવે ઠંડા જંકશનનું તાપમાન માપીએ ખરેખર ઠંડા જંકશન નહીં કોલ્ડ એલ્યુમિનિયમ બ્લોકનું તાપમાન તમે જોશો કે તાપમાન આસપાસના કરતા ઓછું છે ઘટાડે છે ચાલો જોઈએ કે તે કયા લેવલને ઘટાડે છે તે હવે એકદમ સ્થિર થઈ રહ્યું છે સંભવત તે આશરે 22 ની આસપાસ સ્થાયી થશે અથવા 22 2 ની આસપાસ હશે 2 પર એકદમ સ્થિર છે તેથી અમે કહી શકીએ કે એલ્યુમિનિયમ બ્લોક 22 2 પર છે અહી બતાવ્યા પ્રમાણે હીટ સિંક સાથે ફેન જોડો હું આગળના ભાગમાં કેટલાક આધાર સ્તંભોને જોડીશ જેથી હીટ સિંક લેવલની હોય તેથી હવે અમારી પાસે ફેન અને સપોર્ટ આધારસ્તંભ જોડાયેલા છે તેથી હવે તમારી પાસે ફેનમાંથી બે વાયર આવે છે અને પેલ્ટીઅર એલિમેન્ટમાંથી બે વાયર આવે છે તેથી મને પેલ્ટીયર એલિમેન્ટના પોઝીટીવને ફેન સાથે જોડવા દો બંને વાયર લાલ વાયર હું એક સાથે જોડાઈશ પછી હું વીજ પુરવઠો સાથે જોડાયેલ ક્રોકોડીલ ક્લિપને કનેક્ટ કરીશ હું ફેનના કાળા વાયર અને પેલ્ટીર એલિમેન્ટને એક સાથે કનેક્ટ કરીશ અને પછી તે સપ્લાયના નેગેટીવને કનેક્ટ કરીશ તેથી અમે જોડાણ સ્થાપિત કરેલ છે હું તેને ફેરવીશ જેથી તે અનુકૂળ સ્થિતિ હોય તમે હવે ફેન જોશો અને અમે હવે ચાલુ થવા માટે તૈયાર છીએ ચાલો હવે વીજ પુરવઠો ચાલુ કરીએ ફેન ફરવાનું શરૂ કરશે તમે જોશો કે કરંટ ફક્ત પેલ્ટીઅર એલિમેન્ટ દ્વારા દોરવામાં આવ્યો નથી તે ફેન દ્વારા પણ દોરવામાં આવ્યો છે તેથી તે કરંટમાં થોડો વધારો થશે તેથી 1 5 amps ની જગ્યાએ તે 1 7 amps છે બાકીના બધા સમાન છે હવે આપણે થોડા સમય માટે સિસ્ટમ છોડીશું અને 15 20 મિનિટ પછી માપ લઈશું હવે અવલોકન કરો કે વોલ્ટેજ હજી પણ આશરે 7 5 વોલ્ટ જેટલો બાકી છે જે કરંટમાં આશરે ૧ 7 amps જેટલો છે તો 0 2 amps એ ફેનનું યોગદાન છે તેથી હવે હું રીડિંગ્સ લઈ રહ્યો છું તેથી હું ફોર્સ્ડ કુલિંગ સાથે કોલ્ડ એલ્યુમિનિયમ બ્લોકનું વાંચન લઈ રહ્યો છું તેથી તે 19 6 છે ફ્રી કન્વેક્શન કૂલિંગ કરતા ઘણું ઓછું છે આ 18 7 0 C ની આસપાસ પહોંચે છે સંભવત તે આ મૂલ્ય પર સ્થિર થશે અથવા કદાચ 18 6 તેથી તે હવે એકદમ સ્થિર છે એલ્યુમિનિયમ બ્લોક હવે આશરે 18 60C માં સ્થાયી થયેલ છે હવે આપણે હીટ સિંકનું તાપમાન જોઈ શકીએ છીએ કે જેમાં ગરમ જંકશન જોડાયેલું છે હીટ સિંક તાપમાન ચોક્કસપણે વધારે છે તેથી તમે જોશો કે હીટ સિંકનું તાપમાન વધે છે તે હવે આસપાસ કરતા વધારે છે પરંતુ તે જે ફ્રી કન્વેક્સન સાથે હતું તેના કરતા ખૂબ ઓછું હશે તેથી તે લગભગ 300 30 80C આસપાસ 31 ની આસપાસ સ્થાયી થઈ છે તેથી આપણે કહી શકીએ કે તે લગભગ 310C જેટલો છે તેથી તમે અહીં તફાવત 31 થી 18 6 ની આસપાસ જોશો જે પહેલાના કિસ્સામાં સમાન લગભગ 13OC તફાવતની નજીક છે પરંતુ હવે તાપમાન નીચે જતા જતા હીટ સિંકનું તાપમાન પણ નીચે ગયું છે અને તે જ રીતે ફ્રી કન્વેક્સન નો ફાયદો છે